પહેલાનાં વ્યાખ્યાનમાં આપણે જુદા જુદા માપદંડો જોયાં છે જેનો આપણે નક્કી કરવા માટે ઉપયોગ કરી શકીએ છીએ કે રેખીય મોડેલ જે આપણે બેસાડ્યું છે તે સારું છે કે નહીં ઉદાહરણ તરીકે આપણે r સ્ક્વેર્ડ વેલ્યુનો ઉપયોગ કરી શકીએ છીએ અને જો આપણે જો શોધી કાઢીએ કે r સ્ક્વેર્ડ વેલ્યુ 1 ની નજીક છે તો આપણે કદાચ એ હકીકતને સ્વીકારી શકીશું કે રેખીય મોડેલ સારું છે આપણે F સ્ટેટિસ્ટિકને આધારે તપાસ કરી શકીએ કે સ્લોપ પરિમાણ સાથેના મોડેલ કરતાં ઘટાડેલા મોડેલ વધુ સારા છે કે કેમ તેથી જો આપણે નલ પૂર્વધારણા ને નકારી કાઢીએ તો ત્યાં આપણે ફરીથી નિષ્કર્ષ લાવી શકીએ કે રેખીય મોડેલ સ્વીકાર્ય છે આપણે સ્લોપ પરિમાણની મહત્તા ચકાસીને પણ આ કરી શકીએ છીએ આપણે સ્લોપ પરિમાણ માટે કોન્ફિડન્સ ઈન્ટર્વલ જોઈ શકીએ છીએ અને જો તેમાં 0 શામેલ નથી તો પછી આપણે રેખીય મોડેલ સ્વીકારી શકીએ છીએ પરંતુ આ તમામ માપદંડો પર્યાપ્ત નથી તે ફક્ત પ્રારંભિક સૂચક પ્રદાન કરે છે હું તમને કેટલાક ડેટા સેટ બતાવીશ જે બતાવે છે કે આ પગલાં રેખીય મોડેલને સ્વીકારવા માટે સંપૂર્ણપણે પૂરતા નથી આપણે રેખીય મોડેલ ફિટને આખરે સ્વીકારવા અથવા નકારવા માટે અન્ય ડાયગ્નોસ્ટિક માપદંડનો ઉપયોગ કરીશું તો ચાલો આપણે એન્સ્કોમ્બ દ્વારા પ્રદાન થયેલ ડેટા સેટ જોઈએ આપણે આ પહેલાં પણ જોયું છે જ્યારે આપણે કોઈ પણ પ્રવચનોમાં આંકડાકીય પગલાઓનું વિશ્લેષણ કર્યું ત્યારે એન્સ્કોમ્બ ડેટા સેટમાં 4 ડેટા સેટનો સમાવેશ થાય છે તેમાંના દરેકમાં 11 ડેટા પોઇન્ટ્સ છે x વિરુદ્ધ y ને બિંદુ સમજાવવા માટે કૃત્રિમ રીતે બાંધવામાં આવ્યા છે ઉદાહરણ તરીકે આ 4 ડેટા સેટ્સ x વિરુદ્ધ y આલેખવામાં આવે છે સ્કેટર પ્લોટ આપવામાં આવે છે અહીં પ્રથમ બીજો ત્રીજો અને ચોથો ડેટાસેટ છે અને આ બધામાં જો તમે ખરેખર તે સ્કેટર પ્લોટ પર નજર નાખો તો આપણે કહી શકીએ કે રેખીય મોડેલ જુઓ તે પહેલા ડેટા સેટ માટે પૂરતા છે અને કદાચ ત્રીજા ડેટા સેટ માટે પરંતુ બીજો ડેટા સેટ સૂચવે છે કે રેખીય મોડેલ સારી પસંદગી ન હોઈ શકે બિન રેખીય મોડેલ અથવા કોડ્રેટીક મોડેલ વધુ યોગ્ય હોઈ શકે છે છેલ્લો ડેટા સેટ એ ખૂબ જ નબળી રીતે ડિઝાઇન કરેલો ડેટા સેટ છે તમે જોઈ શકો છો કે પ્રયોગ ફક્ત x ના 2 અલગ અલગ મૂલ્યો પર જ હાથ ધરવામાં આવે છે તમારી પાસે અહીં x નું એક મૂલ્ય છે જેના માટે તમે 10 પ્રયોગો કર્યા છે તમને સમાન x માટે 10 વિવિધ y મૂલ્યો મળ્યાં છે અને પછી તમારી પાસે x ના જુદા જુદા મૂલ્ય પર એક વધુ પ્રાયોગિક નિરીક્ષણ છે તેથી તમારે આ કિસ્સામાં તમારે ડેટા સાથેના રેખીય મોડેલને ફીટ કરવાનો પ્રયાસ કરવો જોઈએ નહીં તેના બદલે તમારે પ્રયોગકર્તાને x ના જુદા જુદા મૂલ્યો પર જાઓ અને ડેટા એકત્રિત કરવા કહેવું જોઈએ પછી પાછા આવીને તે માન્ય છે કે નહીં તે તપાસવાનો પ્રયાસ કરવો જોઈએ દુર્ભાગ્યે જ્યારે આપણે ખરેખર આ ડેટા સેટ્સમાં રેખીય રીગ્રેસન લાગુ કરીએ છીએ અને પછી સ્લોપ અને ઇન્ટરસેપ્ટ પરિમાણો શોધીએ છીએ કે આપણે શોધી કાઢીએ છીએ કે બધા 4 કેસોમાં આપણને 3 નું સમાન ઇન્ટરસેપ્ટ મૂલ્ય મળે છે તમે જોઈ શકો છો કે બધા 4 ડેટા સેટ તમને મૂલ્ય મળે છે 3 નું છે અને તમને તે જ સ્લોપ પરિમાણ પણ મળે છે જે બધા 4 કેસોમાં 5 પોઇન્ટ છે તેથી રીગ્રેસન મોડેલ જો તમે આમાંના કોઈપણ ડેટા 4 ડેટા સેટમાં ફિટ છો તો તમને ઇન્ટરસેપ્ટ અને સ્લોપનો સમાન અંદાજ મળશે તદુપરાંત તમને ફિટની સમાન સ્ટાન્ડર્ડ એરર મળે છે જે ઇન્ટરસેપ્ટ માટે 1 12 છે અને સ્લોપ માટે એક નિર્દેશ કરે છે અને જો તમે સ્લોપ પરિમાણ માટે કોન્ફિડન્સ ઈન્ટર્વલ ચલાવો છો તો તમે સ્વીકારી શકો છો કે આ સ્લોપ બધા 4 કેસો માટે સ્વીકાર્ય છે અને તમે ખોટી રીતે નિષ્કર્ષ લાવી શકો છો કે રેખીય મોડેલ પૂરતું છે તમે ખરેખર r સ્ક્વેર્ડ વેલ્યુ ચલાવી શકો છો તે બધા 4 ડેટા સેટ્સ માટે સમાન હશે તમે સ્લોપ પરિમાણ સાથેના મોડેલની તુલનામાં ઘટાડો કરેલો મોડેલ સ્વીકાર્ય છે કે નહીં તે તમે પૂર્વધારણા પરીક્ષણ ચલાવી શકો છો ફરીથી તમે F સ્ટેટિસ્ટિક મદદથી નલ પૂર્વધારણાને નકારી કાઢશો અને તમે બધા 4 કેસો માટે નિષ્કર્ષ કાઢી શકો છો તમને સમાન સરખું પરિણામ મળશે કે રેખીય મોડેલ એક યોગ્ય છે તે સ્પષ્ટ રીતે આવું નથી અલબત્ત કોઈપણ સ્કેટર પ્લોટ કરી શકે છે અને આ ચોક્કસ કેસમાં તેનો ન્યાય કરવાનો પ્રયાસ કરી શકે છે કારણ કે તે એક યુનિવેરીએટ ઉદાહરણ છે પરંતુ જ્યારે તમારી પાસે ઘણા સ્વતંત્ર ચલો હોય તો પછી તમારે આવા અનેક સ્કેટર પ્લોટની તપાસ કરવી પડશે અને તે ખૂબ સરળ ન પણ હોય તેથી જો તમે ધારો કે ત્યાં 100 સ્વતંત્ર ચલો છે તો તમારે y વિરુદ્ધ x ના આવા 100 પ્લોટની તપાસ કરવી પડશે અને તેમાંથી દેખાય તેવું નિષ્કર્ષ કાઢવું તમારા માટે શક્ય નહીં હોય તેથી આપણે અન્ય પ્રકારના પ્લોટનો ઉપયોગ કરીશું જેનો રેસિડયુઅલપ્લોટ કહેવાય છે જે આપણને તે કરવા માટે સક્ષમ કરશે કે પછી ભલે તે એક સરખી રીગ્રેસન સમસ્યા હોય કે મલ્ટિવેરિયેટ રીગ્રેસન સમસ્યા આપણે જોઈશું કે આ શું છે તેથી મુખ્ય પ્રશ્નો કે જે હવે આપણે પૂછવાનો પ્રયાસ કરી રહ્યા છીએ કે શું રેખીય મોડેલ પૂરતું છે કે કેમ આપણી પાસે કેટલાક ઉપાય છે જે આપણે જોયા છે પરંતુ તે પર્યાપ્ત નથી આપણે વધારાની વસ્તુઓનો ઉપયોગ કરીશું અને જ્યારે આપણે રેખીય રીગ્રેસન કર્યું ત્યારે આપણે વધારાની ધારણાઓ કરી હતી જોકે તે સ્પષ્ટ રીતે જણાવેલ નથી આપણે ધારીએ છીએ કે એરર જે આશ્રિત ચલને બગાડે છે ચલો સામાન્ય રીતે વિતરિત કરવામાં આવે છે અને તેમાં સમાન વેરિઅન્સ હોય છે ફક્ત આ ધારણાઓ હેઠળ તમે રેખીય રીગ્રેસન કરવા માટે લિસ્ટ સ્કવેર્સ પદ્ધતિનો ઉપયોગ કરી શકો છો તમે ઓછામાં ઓછું એટલું સાબિત કરી શકો છો કે લિસ્ટ સ્કવેર્સ પદ્ધતિમાં કેટલાક સરસ ગુણધર્મો છે તેથી આપણને ખબર નથી કે આ સાચું છે કે નહીં અને આપણે તે ચકાસવું પડશે કે એરર સામાન્ય રીતે વિતરિત કરવામાં આવે છે અને સમાન વેરિઅન્સ છે આપણને આઉટલિઅર્સ ધરાવતા ડેટાની સમસ્યા હોઈ શકે છે જેને આપણે દૂર કરવી પડી શકે છે અને તે પણ આપણે હલ કરવી પડશે અતિરિક્ત પ્રશ્નો હોઈ શકે છે કે કેટલાક નિરીક્ષણોનો અન્યો કરતાં અયોગ્ય પ્રભાવ હોઈ શકે છે અને આપણે આવા પોઇન્ટ ઓળખવા અને તેમને દૂર કરવા અથવા ઓછામાં ઓછા આનાથી પરિચિત થવા માગીએ છીએ અને અંતે અલબત્ત એક રેખીય મોડેલ કદાચ આંતરિક બરાબરી કરે છે તેથી આપણે બિન રેખીય મોડેલનો પ્રયાસ કરવો પડશે તેથી હું ફક્ત પ્રથમ 2 પ્રશ્નોને જ સંબોધવા જઈશ એરર સામાન્ય રીતે વિતરિત કરવામાં આવે છે કે કેમ તેમાં સમાન વેરિઅન્સ છે કે કેમ અને ડેટામાં આઉટલિઅર્સ છે કે કેમ આ 2 વસ્તુઓ આપણે રેસિડયુઅલ પ્લોટનો ઉપયોગ કરીને સંબોધન કરીશું તેથી ચાલો આપણે આને એન્સ્કોમ્બ ડેટા સેટ અને અન્ય ડેટા સેટથી સચિત્ર કરીએ તેથી નક્કી કરવાની એક રીત પછી ભલે તે આઉટલિઅર્સ હોય કે રેખીય મોડેલ પૂરતું છે કે નહીં જેને આપણે રેસિડયુઅલ પ્લોટ કહીએ છીએ તેનો ઉપયોગ કરવો ચાલો જોઈએ કે આ રેસિડયુઅલસ શું છે વ્યાખ્યા દ્વારા રેસિડયુઅલ એ આશ્રિત ચલના માપેલા મૂલ્ય વચ્ચેનો તફાવત છે દરેક નમૂના માટે આશ્રિત ચલનું અનુમાનિત મૂલ્ય તેથી yi એ માપેલા મૂલ્યનું પ્રતિનિધિત્વ કરે છે ŷi એ રેખીય રીગ્રેસન મોડેલનો ઉપયોગ કરીને આગાહી કરેલ મૂલ્ય છે જે આપણે ફીટ કર્યું છે તેથી તે તફાવત ei તરીકે નિયુક્ત થયેલ છે અને તેને રેસિડયુઅલ કહેવામાં આવે છે અને તે ફીટ લાઇન અને ઓબ્ઝર્વેશન પોઇન્ટ વચ્ચેના ઉભા અંતર સિવાય બીજું કશું નથી હવે આપણે આ રેસિડયુઅલના આંકડાકીય ગુણધર્મોની ગણતરી કરવાનો પ્રયાસ કરી શકીએ છીએ અને આપણે બતાવવા માટે સક્ષમ થઈશું કે આ રેસિડયુઅલનું વેરિઅન્સ બધા સમાન નથી તેમ છતાં આપણે માની લીધેલ મૂલ્યોને બગાડતી બધી એરર સમાન વેરિઅન્સ હોવાની ધારણાથી પ્રારંભ કરી હતી પરંતુ રેસિડયુઅલ કે જે ફિટનું પરિણામ છે તે બધા ડેટા પોઇન્ટ્સ માટે સમાન વેરિઅન્સ ધરાવશે નહીં હકીકતમાં તમે બતાવી શકો છો કે ith નમૂનાનું વેરિઅન્સ σ2 છે જે 1 pii અને આશ્રિત ચલના ગુણાકારને માપેલા મૂલ્યમાં એરરને રજૂ કરે છે જ્યાં pii આ દ્વારા વ્યાખ્યાયિત થયેલ છે નોંધ લો કે pii ith નમૂના પર આધાર રાખે છે અંશ એ ith નમૂના પર આધાર રાખે છે તેથી pii ith નમૂના પર આધાર રાખે છે અને નમૂનાથી નમૂનામાં બદલાય છે તેથી રેસિડયુઅલનું વેરિઅન્સ બધા ઉદાહરણો માટે સરખા રહેશે નહીં તે આ જથ્થા દ્વારા આપવામાં આવે છે આપણે એ પણ બતાવી શકીએ છીએ કે જો આપણે ધારીએ કે માપદંડને બગાડતી બધી એરર સ્વતંત્ર છે તેમ છતાં પણ રેસિડયુઅલ સ્વતંત્ર નથી નમૂનાઓમાં રહેલા રેસિડયુઅલ સ્વતંત્ર નથી અને તેમની પાસે કોરિલેશન કોવેરિઅન્સ છે અને તે કોવેરિઅન્સઆ જથ્થા દ્વારા આપવામાં આવશે તેવું બતાવી શકાય છે રેસિડયુઅલ સમાન ન હોવા અથવા તેમનો સહસંબંધ હોવાનું કારણ એ છે કે તમે નોંધ્યું છે કે આ ŷi તેઓએ ખરેખર અહીં જે રીગ્રેશન કર્યું છે તે રીગ્રેસનનું પરિણામ છે જે તે બધા પરિમાણો પર આધાર રાખે છે તે ફક્ત ith માપ પર આધારિત નથી આ આગાહી કરેલ મૂલ્ય એ બધા અવલોકનોનું કાર્ય છે અને તે કારણે તે વિવિધ રેસિડયુઅલ વચ્ચેના સંબંધોને રજૂ કરે છે અને વિવિધ રેસિડયુઅલને વિવિધ પ્રકારો આપે છે અને તેથી આ પ્રાપ્ત કર્યા પછી નોંધ લો કે જો આપણને σ સ્કવેરનું જે માપમાં એરરનું વેરિઅન્સ છે તેનું પ્રાથમિક જ્ઞાન ન હોય તો પણ આપણે આ જથ્થાનો અંદાજ લગાવી શકીએ છીએ પહેલાનાં વ્યાખ્યાનમાં આપણે આ પહેલાથી જ જોયું છે આપણે તેને SSE બાય n 2 દ્વારા બદલી શકીએ છીએ જે આ σ2 નો અંદાજ છે અને દરેક રેસિડયુઅલ નું અંદાજિત વેરિઅન્સ મેળવવા માટે તેને બદલી શકે છે આપણે આ રેસિડયુઅલને પ્રમાણિત કરીશું જ્યાં પ્રમાણિત દ્વારા આપણો અર્થ રેસિડયુઅલને પ્રમાણભૂત વિચલન અંદાજિત પ્રમાણભૂત વિચલન દ્વારા વિભાજીત કરવાનો છે તે છે આ બધાને ડેટામાંથી ગણતરી કરી શકાય છે અને તેથી તમે દરેક નમૂના માટે રેખીય ફિટ કર્યા પછી પ્રમાણભૂત રેસિડયુઅલ મેળવો છો જે આ જથ્થા દ્વારા આપવામાં આવે છે હવે તમે તે પણ બતાવી શકો છો કે આ વિશિષ્ટ જથ્થામાં પ્રમાણિત રેસિડયુઅલમાં n 2 ડિગ્રીઝ ઓફ ફ્રીડમ સાથે t વિતરણ થશે હવે આ આંકડાકીય ગુણધર્મો તમને હવે રેસિડયુઅલ પર પરીક્ષણ કરવાની મંજૂરી આપે છે જેનો ઉપયોગ આપણે શું કરીશું આઉટલિઅર્સને ઓળખવા માટે અને વિવિધ માપદંડોમાં વેરિઅન્સ સમાન છે કે નહીં તે પણ ચકાસવા માટે તેથી આપણે જેને રેસિડયુઅલ પ્લોટ કહીશું તે રેસિડયુઅલને આલેખીશું આપણે ત્યાં આશ્રિત ચલની આગાહી અથવા ફીટ કરેલ મૂલ્યને ધ્યાનમાં રાખીને રેસિડયુઅલ પ્લોટ કરીશું ફક્ત એક જ આશ્રિત ચલ આપણી પાસે બહુવિધ સ્વતંત્ર ચલો હોય તો પણ આપણી પાસે ફક્ત એક આશ્રિત ચલ હોય છે આપણે આગાહી કરેલ આશ્રિત ચલના મૂલ્યના સંદર્ભમાં રેસિડયુઅલ પ્લોટ કરી શકીએ છીએ અને યાદ કરો રીગ્રેસન કર્યા પછી તમે આગાહી મૂલ્યો પ્રાપ્ત કરેલા તેથી તેને રેસિડયુઅલ પ્લોટ કહેવામાં આવે છે જેને રેસિડયુઅલ વિરુદ્ધ ફીટ અથવા આગાહી કરેલ મૂલ્ય કહેવામાં આવે છે અને આ પ્લોટ રેખીય મોડેલની માન્યતા ચકાસવા માટે ખૂબ જ ઉપયોગી છે એરર સામાન્ય રીતે વિતરિત કરવામાં આવે છે કે કેમ તે નક્કી કરવામાં એરર પરની ધારણાઓ ઠીક છે કે કેમ બધી એરરના વેરિઅન્સ સમાન હોય છે કે નહીં જેને હોમોસ્કેડસ્ટિક કેસ કહેવામાં આવે છે જેનો અર્થ છે કે બધા માપેલા મૂલ્યોમાં એરર સમાન હોય છે અથવા વિવિધ માપેલા મૂલ્યોમાં એરરનું વેરિઅન્સ બિન સમાન હોય છે જેને હેટેરોસ્કેડસ્ટિક કેસ અથવા હેટેરોસ્કેડસ્ટિક એરર કહેવામાં આવે છે તો ચાલો જોઈએ કે આ દરેક કેસો માટે પ્લોટ કેવા લાગે છે હવે એન્સ્કોમ્બ દ્વારા પૂરા પાડવામાં આવેલા 4 ડેટા સેટ્સ માટેના રેસિડયુઅલ પ્લોટને પ્લોટ કરીએ નોંધ લો કે આપણે રીગ્રેસન મોડેલ કર્યું છે આપણે આ બધા r સ્ક્વેર્ડ કોન્ફિડન્સ ઈન્ટર્વલ પરિમાણોની ગણતરી કરી હતી તેઓ બધા સરખા જણાયા તેઓએ આપણને કોઈ ચાવી આપી નથી શું રેખીય મોડેલ બધા 4 ડેટા સેટ્સ માટે સારું છે કે નહીં મૂળભૂત રીતે તેઓ કહે છે કે તેઓ કહેશે કે રેખીય મોડેલ પૂરતું છે પરંતુ જ્યારે આપણે અહીં રેસિડયુઅલ પ્લોટ કરીએ છીએ ત્યારે મેં સ્વતંત્ર ચલને ધ્યાનમાં રાખીને મેં રચાયેલ રેસિડયુઅલ વિરુદ્ધ પ્લોટ કર્યું છે પરંતુ કારણ કે તે એક સમાન પ્રકારનો કેસ છે તેથી આપણે સ્વતંત્ર ચલના સંદર્ભમાં પ્લોટ કર્યું છે પરંતુ તકનીકી રીતે તમારે આશ્રિત ચલના અનુમાનિત મૂલ્યના સંદર્ભમાં રેસિડયુઅલ પ્લોટ કરવું જોઈએ યાદ રાખો કારણ કે આપણે માનીએ છીએ કે આગાહી કરેલ ચલ x પર રેખીય રીતે નિર્ભર છે આ કિસ્સામાં તે ભલે વાંધો નહીં આવે પેટર્ન સમાન દેખાશે તમે તેનો પ્રયાસ કરી શકો છો તમારા માટે જો તમે આશ્રિત ચલની આગાહી કરેલ મૂલ્યના સંદર્ભમાં રેસિડયુઅલ પ્લોટ કરો છો પછી તમને 4 ડેટા સેટ્સ માટેના આ પ્રકારની રેસિડયુઅલ મળશે પ્રથમ ડેટા સેટ જો તમે તેને જુઓ તો કોઈ પેટર્ન નથી રેસિડયુઅલ આ કેસ 3 અને 3 વચ્ચે અવ્યવસ્થિત રીતે વિતરિત થતાં હોય તેવું લાગે છે અને જ્યારે બીજા ડેટા સેટ માટે એક અલગ પેટર્ન હોય છે રેસિડયુઅલ પેરાબોલા જેવા કોડ્રેટીક જેવા દેખાય છે અને તેથી ડેટા સેટ 2 માં એક પેટર્ન અસ્તિત્વમાં છે મૂળભૂત રીતે ત્રીજા ડેટાસેટ માટે તમે કહી શકો છો કે ત્યાં કોઈ પેટર્ન નથી સિવાય કે વધુ અથવા ઓછા રેખીય અચલ હોય છે ત્યાં એક નાનો પક્ષપાત લાગે છે કારણ કે રેસિડયુઅલમાં સ્લોપ બાકી રહી ગયો આપણે પહેલા જોયું તેમ ડેટા સેટ 4 એ નબળી રીતે ડિઝાઇન કરેલો પ્રાયોગિક ડેટા સેટ છે બધા y મૂલ્યો એક જ x મૂલ્ય પર પ્રાપ્ત થાય છે અને તે તે જ રેસિડયુઅલ દર્શાવે છે સમાન x વેલ્યુ પર પ્રાપ્ત કરેલા 10 ડેટા પોઇન્ટ્સ વિવિધ રેસિડયુઅલ બતાવે છે અને એક x રેસિડયુઅલ જે વિવિધ x મૂલ્ય પર કંઈક બતાવે છે તેથી આમાંથી તમે કંઈપણ ન્યાય કરી શકતા નથી તમે ફક્ત એટલું જ કહી શકો છો કે પ્રાયોગિક ડેટા સેટ ખૂબ જ નબળી રીતે રચાયેલ છે અને તમારે પ્રયોગકર્તા પર પાછા જવાની જરૂર છે અને તેને એક અલગ ડેટા સેટ પૂરો પાડવા માટે પૂછો હવે આના આધારે આપણે સુરક્ષિત રીતે નિષ્કર્ષ કાઢી શકીએ છીએ કે ડેટા સેટ માટે સ્પષ્ટ રીતે એક રેખીય મોડેલ પૂરતું છે બધા માપદંડો અગાઉના માપદંડો પણ સંતુષ્ટ થયા અને હવે રેસિડયુઅલ પ્લોટ પણ અવ્યવસ્થિત પેટર્ન બતાવે છે જેનો અર્થ આડાઅવળા છે અથવા જેને આપણે કોઈ પેટર્ન નથી એમ કહીએ છીએ તે પછી રેખીય મોડેલ પૂરતું છે જ્યારે રેસિડયુઅલ પ્લોટને જોઈને ડેટા સેટ 2 માટે આપણે આ તારણ કાઢી શકીએ કે રેખીય મોડેલ અપૂરતું છે તો આ ડેટા સેટ માટે ઉપયોગમાં લેવા જોઈએ નહીં જો કે ત્રીજા ડેટાસેટ માટે આપણે જાણીએ છીએ કે ત્યાં એક ડેટા પોઇન્ટ છે જે ખૂબ દૂર પડેલો છે અને કદાચ તે તે છે જે અહીં આ બધાને થોડો રેખીય પેટર્ન આપી રહ્યો છે અને જો આપણે આ આઉટલિઅર્સને દૂર કરીએ અને ફરી પ્રયાસ કરીએ તો આ સમસ્યા હલ થઈ જશે અને ડેટા સેટ 3 માટે રેખીય મોડેલ પૂરતા હોઈ શકે છે ડેટા સેટ 4 માટે ફરીથી એક અલગ સ્થિર પેટર્ન છે અને તેથી આપણે તારણ કાઢી શકીએ કે રેખીય મોડેલ ઉપયોગમાં ન લેવું જોઈએ હકીકતમાં x અને y વચ્ચે કોઈ મોડેલનો ઉપયોગ થવો જોઈએ નહીં કારણ કે y અહીં x પર આધારિત નથી લાગતું તેથી રેસિડયુઅલ પ્લોટ સ્પષ્ટપણે બાજીને દૂર કરે છે અને તે અન્ય માપદંડો સાથે તેનો ઉપયોગ આખરે કરવા માટે નિષ્કર્ષ પર આવે છે કે ડેટા માટે ફીટ કરેલા રેખીય મોડેલ સ્વીકાર્ય છે કે નહીં તેથી આ કિસ્સામાં ડેટા સેટ એક ચોક્કસપણે ડેટા સેટ 2 3 સ્વીકારશે આપણે આગળ વિશ્લેષણ કરવું પડશે પરંતુ 2 અને 4 માટે આપણે રેખીય મોડેલને સંપૂર્ણપણે નકારીશું હવે રેસિડયુઅલનો ઉપયોગ કરીને સામાન્યતા માટેનું પરીક્ષણ પણ કરી શકાય છે આપણે પહેલાં જ પ્રોબ્લેમ જોઈ લીધો છે આપણે આંકડાકીય વિશ્લેષણ જોયું છે સંભવિત પ્લોટની કલ્પના જ્યાં આપણે સરખામણી કરવા માંગીએ છીએ તે વિતરણના ક્વોન્ટિલ્સની સામે નમૂનાના ક્વોન્ટિલ્સનું પ્લોટ કરીએ છીએ તેથી જો આપણે સરખામણી કરવી હોય તો આપેલ ડેટાનો સેટ ચોક્કસ વિતરણને અનુસરે છે પછી આપણે તે વિશિષ્ટ વિતરણ માટે દોરેલા ક્વોન્ટાઇલ્સમાંથી નમૂનાના ક્વોન્ટાઇલ્સની પ્લોટ કરીએ છીએ જેની સામે આપણે આ નમૂનાનું પરીક્ષણ કરવા માંગીએ છીએ તેથી આ કિસ્સામાં આપણે પરીક્ષણ કરવા માંગીએ છીએ શું આપણી પાસે પ્રમાણિત રેસિડયુઅલ છે કે નહીં તે પ્રમાણભૂત સામાન્ય વિતરણમાંથી આવે છે અને તેથી આપણે પ્રમાણભૂત સામાન્ય વિતરણમાંથી ક્વોન્ટાઇલ્સ લઈશું અને તેને પ્લોટ કરીશું ફક્ત ક્વોન્ટાઇલ્સથી આપણો શું અર્થ થાય છે તે ફરીથી કાઢવા માટે તે પર્સેન્ટાઇલ ડેટા મૂલ્ય છે જેની નીચે ડેટાની ચોક્કસ ટકાવારી આવે છે ઉદાહરણ તરીકે જો તમે ડેટા સેટ આપ્યો હોય તેવું શોધવા માંગતા હો તો તેનું મૂલ્ય શું છે કે જે નીચે 10 ટકા ડેટા આવેલું છે કદાચ અહીં 1 28 આપેલ છે જેનો અર્થ છે કે 10 ટકા નમૂનાઓ 1 28ની નીચે રહેલો છે 20 ટકા નમૂનાઓ 0 84ની નીચે આવેલા છે અને તેથી આગળ આપણે આની ગણતરી કરી છે આ આપણે પ્રમાણભૂત સામાન્ય મૂલ્યોની 10 ટકાની કિંમતની વિરુદ્ધ પ્લોટ કરી શકીએ છીએ જ્યાં સંભાવના ∞ વચ્ચેનું અને મૂલ્ય 10 ટકા છે અને ∞ વચ્ચેનું મૂલ્ય અને મૂલ્ય 20 ટકા અને તેથી આગળનું હોવું જોઈએ તે આ સંભાવનાઓને અનુરૂપ x મૂલ્યોનું પ્રતિનિધિત્વ કરે છે અને આપણે તે પ્લોટનો ઉપયોગ કરી શકીએ છીએ અને પછી આ સમાવિષ્ટો પૂર્ણ કરતા પહેલા આપણે ડેટા ગોઠવીએ છીએ તેથી મેં હમણાં જ આને ફરીથી વાપરી લીધું તે પહેલાં આપણે આ જોયું છે અને આપણે તેનો ઉપયોગ કરી શકીએ છીએ જેને R માં Q Q નોર્મ ફંક્શન કહેવામાં આવે છે ખરેખર તે કરવા માટે જો તમે ડેટા સેટ x આપો છો અને તમને સંભાવના પ્લોટ કરવા માટે કહેવામાં આવે તો R માં Q Q નોર્મ તમારા માટે કરશે તેથી આ પ્રમાણભૂત સામાન્ય વિતરણમાંથી લેવાયેલા કેટલાક મનસ્વી રેન્ડમ ડેટા સેટ નમૂનાઓ માટે મેં લીધેલ એક Q Q પ્લોટનો એક નમૂના છે અને તમે જોઈ શકો છો કે જો તમે રીગ્રેશન લાઇનને ફીટ કર્યા પછી રેસિડયુઅલ માટે સામાન્ય Q Q પ્લોટ કરો છો તો તે નજીકથી અનુસરે છે 45 ડિગ્રી લાઇન તેથી સૈદ્ધાંતિક ક્વોન્ટાઇલ્સ પ્રમાણભૂત સામાન્ય વિતરણમાંથી ગણતરી કરવામાં આવે છે અને ગણતરી થયેલ ક્વોન્ટાઇલ્સ એ નમૂનાના રેસિડયુઅલ પ્રમાણિત રેસિડયુઅલ 45 ડિગ્રી લાઇન પર આવીને પડે છે અને તેથી આ કિસ્સામાં આપણે સુરક્ષિત રીતે નિષ્કર્ષ લઈ શકીએ છીએ કે ડેટામાં એરર પ્રમાણભૂત સામાન્ય વિતરણથી આવે છે તેથી જો આ Q Q પ્લોટ બનતું નથી જો આપણે 45 ડિગ્રી લાઈનથી આ ક્વોન્ટાઇલ્સનું નોંધપાત્ર વિચલન જોવા મળે તો સામાન્ય વિતરણ ધારણા ખોટી છે જેનો અર્થ છે કે આપણે ખરેખર તેને સમાવવા માટે લિસ્ટ સ્કવેર્સ વસ્તુલક્ષી ફંકશનને સુધારવું પડશે તેમાં રીગ્રેસન ગુણાંક પર તેની નોંધપાત્ર અસર હોઈ શકે છે અથવા ન હોઈ શકે પરંતુ તેની સાથે વ્યવહાર કરવાની રીતો છે જેમાં હું પ્રવેશ કરીશ નહીં ત્રીજી વસ્તુ કે જેની આપણે પરીક્ષણ કરવાની જરૂર છે તે છે કે રેસિડયુઅલ વેરિઅન્સ હું દિલગીર છું કે ડેટામાં રહેલા એરર વેરિઅન્સ સમાન વેરિઅન્સ છે અથવા જુદા જુદા નમૂનાઓ માટે મારી પાસે ભિન્ન વેરિઅન્સ છે અને ફરીથી અહીં આપણે શું કરીએ છીએ તે રેસિડયુઅલ પ્લોટ તરફ જુઓ અને પ્રમાણિત રેસિડયુઅલ વિરુદ્ધ અનુમાનિત મૂલ્યો છે તમારે શું પ્લોટ કરવું છે અને જો તમે આ કરો છો અને આ વસ્તુ જુઓ છો તો એવું લાગે છે કે રેસિડયુઅલમાં કોઈ ખાસ વલણ નથી ઉદાહરણ તરીકે જમણી બાજુએ આપણે શોધી કાઢીએ છીએ કે જ્યારે મૂલ્યોની સંખ્યા 2 હોય 2 હોય ત્યારે રેસિડયુઅલ નજીક હોય છે ફેલાવો ખૂબ ઓછો છે જ્યારે ક્રૂ ની સંખ્યા 16 હોય ત્યારે ફેલાવો ખૂબ વધારે હોય છે તેથી જ્યારે આપણે ખરેખર રેસિડયુઅલ જોઈએ ત્યારે ફેલાવો વધે છે અથવા ગળણી લાગે છે જ્યારે આવી અસર ડાબી બાજુની વસ્તુને અનુરૂપ ડેટા સેટ પર મળી નથી તેથી અહીં મેં 2 જુદા જુદા ડેટા સેટ માટે પ્રમાણિત રેસિડયુઅલ પ્લોટ કર્યું છે ફક્ત તમને મળી શકે તેવા આકૃતિઓના પ્રકારનું વર્ણન કરવા જો તમને ડાબી બાજુની આકૃતિ મળે છે તો આપણે સુરક્ષિત રીતે નિષ્કર્ષ લઈ શકીએ છીએ કે જુદા જુદા માપદંડોની એરરમાં સમાન વેરિઅન્સ હોય છે જ્યારે જો તમારી પાસે ગળણી પ્રકારનો પ્રભાવ હોય તો તમે જાણો છો કે એરર જ્યાં મૂલ્ય વધવાની સાથે વેરિઅન્સ વધે છે તેથી તે મૂલ્ય પર જ આધારિત છે જે સૂચવે છે કે તમે પ્રમાણભૂત લિસ્ટ સ્કવેર્સ પદ્ધતિનો ઉપયોગ કરી શકતા નથી તમારે વૈટેડ લિસ્ટ સ્કવેર્સ પદ્ધતિનો ઉપયોગ કરવો જોઈએ તેથી આ 4 ને અનુરૂપ હોય તેવા ડેટા પોઇન્ટ્સને વધુ વજન આપવું જોઈએ અને આને અનુરૂપ ડેટા પોઇન્ટ્સને ઓછું વજન આપવું જોઈએ અને આપણે કહીશું કે વૈટેડ લિસ્ટ સ્કવેર્સ આ રીતે આપણે આકાશની હેટરોસ્કેડસ્ટિક એરર કહીએ છીએ તેની સાથે વ્યવહાર કરવો પડશે ફરીથી હું આખી વાતમાં જવા જઇ રહ્યો નથી જે હું હમણાં જ સમજાવવા માંગું છું કે ધારણાઓને ચકાસવા માટે પહેલા રેસિડયુઅલ પ્લોટનો ઉપયોગ કરવામાં આવે છે અને જો ધારણા માન્ય ન હોય તો આપણી રીગ્રેસન પ્રક્રિયામાં ફેરફાર કરવા માટે સુધારણા પદ્ધતિઓ છે પરંતુ રેખીય આ સૂચવતું નથી કે રેખીય મોડેલ પૂરતું નથી રેખીય મોડેલ પર્યાપ્તતા પરીક્ષણ મૂળભૂત રીતે પેટર્ન પર આધારિત છે જો રેસિડયુઅલમાં કોઈ પેટર્ન ન હોય તો તમે આગળ વધી શકો અને ધારી શકો કે રેખીય મોડેલ t પૂરતું છે જ્યાં સુધી અન્ય માપદંડ પણ સંતોષકારક છે પરંતુ અહીં તે એરર વેરિઅન્સ સાથે સંબંધિત છે અને આ કિસ્સામાં આપણે ફક્ત રેખીય રીગ્રેસન પદ્ધતિને સુધારીએ છીએ અને આપણે હજી પણ આ કેસ માટે એક રેખીય મોડેલ સાથે જઈએ છીએ જેમ કે જમણી બાજુએ બતાવ્યા પ્રમાણે છેલ્લી વસ્તુ જે આપણે કરવાની જરૂર છે તે ડેટાને સાફ કરવાની પણ છે આપણે એવા ડેટાનો ઉપયોગ કરવા માંગતા નથી જેમાં આપણે મોટી સંખ્યામાં એરર મળી છે જેને આપણે આઉટલિઅર્સ કહીએ છીએ જે બિંદુઓ જે ડેટાના મોટાભાગના ભાગમાં જોવા મળે છે તે પેટર્નને અનુરૂપ નથી અને દરેક નમૂના માટેના રેસિડયુઅલની પૂર્વધારણા પરીક્ષણનો ઉપયોગ કરીને આઉટલિઅર્સને સરળતાથી ઓળખી શકાય છે આપણને ખરેખર રેસિડયુઅલ મળ્યાં છે ઉદાહરણ તરીકે આપણે ખરેખર પ્રમાણિત રેસિડયુઅલ શોધી કાઢ્યા છે તેથી પ્રમાણિત રેસિડયુઅલ અનુસરે છે આપણે જાણીએ છીએ કે તે t વિતરણને અનુસરે છે પરંતુ આપણે પૂરતી સંખ્યામાં નમૂનાઓ માટે આપણે ધારી શકીએ કે તે સામાન્ય વિતરણને અનુસરે છે તેથી જો હું 5 ટકાના મહત્વના સ્તરનો ઉપયોગ કરી શકું તો આપણે દરેક નમૂનાના રેસિડયુઅલ માટે પરીક્ષણ પૂર્વધારણા પરીક્ષણ ચલાવી શકીએ છીએ અને જો રેસિડયુઅલ બહાર 2 થી 2 માં આવેલું છે તો આપણે નિષ્કર્ષ કાઢી શકીએ કે નમૂના એક આઉટલિઅર્સ છે તેથી દરેક નમૂના માટે આપણે પરીક્ષણ કરીએ છીએ કે શું આ અંતરાલની બહાર નમૂનાનું પ્રમાણભૂત રેસિડયુઅલ આવેલું છે અને જો તે આ અંતરાલની બહાર આવેલું છે તો આપણે તે તારણ કાઢી શકીએ કે તે ચોક્કસ નમૂના કદાચ આઉટલિઅર છે અને તેને આપણા ડેટા સેટથી દૂર કરી શકે છે જ્યારે આપણે ખોટું શોધી કાઢીએ છીએ ત્યારે આ એકમાત્ર વસ્તુ છે તે બહાર નીકળી શકે છે કે આપણે પહેલી વાર રીગ્રેસન ફિટ કરીએ છીએ અને આઉટલિઅર ડિટેક્શન કરીએ છીએ ત્યારે આપણને ઘણા રેસિડયુઅલ મળી શકે છે કોન્ફિડન્સ ઈન્ટર્વલની બહાર આવેલા 2 થી 2 95 ટકા કોન્ફિડન્સ ઈન્ટર્વલ જેમાં આપણે બધા જ નમૂનાઓ એક જ સમયે બહાર ફેંકીશું નહીં આપણે ફક્ત એક જ ફેંકીશું જે સૌથી વધુ ઓ છે આપણે એવા આઉટલેયરને ઓળખીએ કે જે સૌથી મોટા પ્રમાણભૂત પ્રમાણિત રેસિડયુઅલ પરિમાણ સાથે નમૂનાને અનુરૂપ છે જેમાં 2 અથવા 2થી દૂર છે તે તે છે જે આપણે લઈશું અને તેને દૂર કરીશું એકવાર આપણે તેને દૂર કરીશું કે આપણે ફરીથી બાકીના નમૂનાઓ પર રીગ્રેસન ચલાવીશું અને ફરીથી આ આઉટલિઅર ડિટેક્શન ટેસ્ટ ચલાવીશું તેથી આપણે એક સમયે ફક્ત એક જ આઉટલેયરને દૂર કરીએ છીએ આનું કારણ છે જ્યારે આપણે કોઈ આઉટલિઅર ડિટેક્શન કરીએ છીએ ત્યારે આપણે ધ્યાન રાખવું જોઈએ કે એક જ આઉટલિઅર અન્ય નમૂનાઓના રેસિડયુઅલને અસર કરી શકે છે કારણ કે આપણા રીગ્રેસન પરિમાણો બધા ડેટા પોઇન્ટ્સથી મેળવે છે તેથી એક જ આઉટલેયર પણ અન્ય આઉટલિઅર્સને કોન્ફિડન્સ ઈન્ટર્વલની બહાર પડી શકે છે તેથી આપણે ઉતાવળમાં નિષ્કર્ષ કાઢવા માંગતા નથી કે કોન્ફિડન્સ ઈન્ટર્વલની બહાર આવતા તમામ રેસિડયુઅલ બાહ્ય છે ફક્ત તે જ જેની મહત્તમ તીવ્રતા છે આપણે તેને ખરેખર લઈએ છીએ અને પછી આપણે આ ફરીથી કરીએ છીએ તે સમયે જે આપણે કરીશું તે આઉટલિઅર ડિટેક્શન કરવાની સલામત રીત હશે ફરીથી આપણે આને ઉદાહરણ સાથે સમજાવીશું અહીં અમારા બોન્ડ્સના ઉદાહરણ છે જેમાં 35 નમૂનાઓનો સમાવેશ થાય છે આપણે બોન્ડ્સ કે જેનો અસલ કિંમત 100 ડોલર છે અને તે બાંયધરી આપવામાં આવે છે કે આ દરેક બોન્ડ્સ તેઓ ક્યારે રિલિઝ થયા હતા તેના આધારે વ્યાજનો દર આપવામાં આવે છે અને તે જ રીતે વિવિધ બોન્ડ્સના વિવિધ વ્યાજ દર છે પરંતુ આ પણ બજારમાં વેપાર થાય છે અને બજારમાં વેચવાના ભાવ અથવા બોલીના ભાવ તેઓ જે પ્રકારનાં વ્યાજ દર આકર્ષે છે તેના આધારે અલગ હશે તેથી તમે ધારી શકો છો કે બોન્ડ જેનું ઊંચું વ્યાજ દર હોય છે તેની બજાર કિંમત વધારે હોય છે તેથી બજાર ભાવ અને તે બોન્ડ માટેના વ્યાજ દર વચ્ચે રેખીય સહસંબંધ અથવા રેખીય સંબંધ હોઈ શકે છે તેથી અહીં એવા 35 નમૂનાઓ છે જે કંઈપણમાંથી પ્રાપ્ત થાય છે આ ડેટા સેટ્સ પ્રમાણભૂત ડેટા સેટ્સ છે જે તમે ખરેખર નેટથી ડાઉનલોડ કરી શકો છો જો તમે ફક્ત તેને શોધી કાઢો તો તમે તેને એન્સ્કોમ્બ ડેટા સેટની જેમ જ મેળવશો અને જે તમે કમ્પ્યુટર રિપેર ટાઇમ ડેટા સેટ તરીકે કહો છો જે મેં પહેલાનાં વ્યાખ્યાનોમાં ઉપયોગ કર્યો હતો જો તમે રીગ્રેસન કરો છો અને તમને આ પ્રકારનો t મળે છે તેથી તે બતાવે છે કે રેખીય t પર્યાપ્ત લાગે છે કે તમે R કમાન્ડ lm ચલાવી શકો છો અને તમે જોશો કે ઇન્ટરસેપ્ટ 74 8 છે અને સ્લોપ 3 6 છે અને પ્રમાણભૂત એરર આપવામાં આવી છે અને સ્પષ્ટપણે તમે જેને p વેલ્યુ કહે છે તે ખૂબ જ બહુ જ ઓછું છે જેનો અર્થ છે કે તમે તે મહત્વને નકારી શકશો નહીં જે ઇન્ટરસેપ્ટ નોંધપાત્ર છે અને સ્લોપ પણ નોંધપાત્ર છે તે 0 ની નજીક નથી તમે અલબત્ત કોન્ફિડન્સ ઈન્ટર્વલની ગણતરી કરી શકો છો અને તે જ નિર્ણય પર આવી શકો છો તમે F ટેસ્ટ ચલાવી શકો છો અહીં તે પણ કહે છે કે F ટેસ્ટનું p મૂલ્ય 11 છે જેનો અર્થ છે કે તમે નલ પૂર્વધારણાને નકારી કાઢશો અને નિષ્કર્ષ કાઢો કે સંપૂર્ણ મોડેલ પૂરતું છે જેનો અર્થ અહીં સ્લોપ મહત્વપૂર્ણ છે તેથી r મૂલ્ય વ્યાજબી રૂપે 0 75 લાગે છે અને તેથી આપણે કહી શકીએ કે પ્રારંભિક સૂચકાંકો એ છે કે રેખીય મોડેલ પૂરતું છે ચાલો હવે આગળ વધીએ અને આના માટે રેસિડયુઅલ વિશ્લેષણ કરીએ આપણે પ્રમાણિત રેસિડયુઅલ પ્લોટ માટે એક રેસિડયુઅલ પ્લોટ કરીએ છીએ અને આપણને લાગે છે કે આ 4 પોઇન્ટ્સ સિવાય 35 નમૂના નંબર 35 નમૂના નંબર 13 નમૂના નંબર 34 એ 2 કોન્ફિડન્સ ઈન્ટર્વલની બહાર લાગે છે અને તેઓ કદાચ તમે નિષ્કર્ષ કાઢી શકો કે આ આઉટલિઅર્સ છે જ્યારે અન્ય બોન્ડની અંદર હોય છે અને તેઓ સ્પષ્ટપણે આઉટલિઅર્સ ના હોય ત્યાં કોઈ પ્રકારની પેટર્ન લાગે છે કારણ કે પ્રમાણભૂતકૃત રેસિડયુઅલ વધારનાર કૂપન વધે છે તેથી કદાચ કારણ કે મોડેલમાં બિન રેખીયતાની ચોક્કસ રકમ છે પરંતુ ચાલો અંતિમ નિષ્કર્ષ કાઢતા પહેલા આ આઉટલિઅર્સને દૂર કરીએ તેથી આપણે તે જ સમયે આ બધા 4 આઉટલિઅર્સને દૂર કરી શકીએ છીએ જો તમે ઇચ્છતા હોવ તોમેં કહ્યું તેમ આ સારો વિચાર નથી કદાચ આપણે ફક્ત નમૂના નંબર 35 કાઢી નાખવો જોઈએ જે સૌથી વધુ તીવ્રતાવાળા રેસિડયુઅલની સીમાથી દૂર છે અને સમયના અભાવને કારણે આ ફરીથી કરો મેં એક જ સમયે બધા 4 દૂર કર્યા અને પછી વિશ્લેષણ કર્યું મારો સૂચન છે કે તમે એક સમયે એક કરો અને પછી તમારા માટે આ કવાયતનું પુનરાવર્તન કરો અહીં આપણે આ 4 નમૂનાઓ 4 13 35 અને વસ્તુ દૂર કરી છે અને રીગ્રેસન વિશ્લેષણ ચલાવીએ છીએ ફરીથી તમે જોઈ શકો છો કે રીગ્રેસન વિશ્લેષણ જાળવી રાખતા તમામ નમૂનાઓ પ્લોટની જમણી બાજુ બતાવવામાં આવે છે અને તેમના અનુરૂપ ઇન્ટરસેપ્ટ કૂપન સ્લોપ તેમજ F ટેસ્ટ સ્ટેટિસ્ટિક અને તેથી ઉપર r સ્ક્વેર્ડ મૂલ્ય અહીં બતાવ્યા છે અને એકવાર આપણે આ 4 નમૂનાઓ કાઢી નાખ્યા જેને આપણે આઉટલિઅર્સ કહીએ છીએ અને પછી તેને ફરીથી ચલાવીશું હવે ફીટ વધુ સારી લાગે છે તે ડાબી બાજુ પણ જોવા મળે છે કે t વધુ સારું છે તમે જોઈ શકો છો કે r સ્ક્વેર્ડનું મૂલ્ય 0 775 થી 0 99 પર ગયું છે ઇન્ટરસેપ્ટ અને કૂપન રેટ અથવા સ્લોપ પર ફરીથી પરીક્ષણ બતાવે છે કે તેઓ નોંધપાત્ર છે અને તેથી તમારે એમ માનવું જોઈએ નહીં કે તેઓ 0 ની નજીક છે તે એ પણ બતાવે છે કે F સ્ટેટિસ્ટિક નીચા p મૂલ્ય પણ ધરાવે છે જેનો અર્થ છે કે તમે નલ પૂર્વધારણા ઉભી કરો છો કે જે ઘટાડો મોડેલ તે પર્યાપ્ત છે જેનો અર્થ થાય છે કે સ્લોપ પરિમાણ સાથેના રેખીય મોડેલ વધુ યોગ્ય છે તેથી આ બધા સૂચક બતાવે છે કે જે રેખીય મોડેલ પૂરતું છે અને તે સારું લાગે છે પરંતુ આપણે આ ડેટા સાથે ફરીથી એક રેસિડયુઅલ પ્લોટ કરવું જોઈએ અને જો તે ખરેખર કોઈ પેટર્ન ન બતાવે તો આપણે ખરેખર ત્યાં રોકાઈ શકીએ છીએ આપણે કહી શકીએ કે કોઈ આઉટલિઅર નથી અને તેથી આપણે તે નિષ્કર્ષને સમાપ્ત કરી શકીએ છીએ કે આ ડેટા માટે આપણે ફીટ કર્યું છે તે વ્યાજબી રીતે સારી છે આગળનો વર્ગમાં જોઈશું કે આ બધા વિચારોને ખરેખર ઘણા બધા રેખીય રીગ્રેસનમાં કેવી રીતે વિસ્તૃત કરી શકાય જેમાં ઘણા સ્વતંત્ર ચલો અને એક આશ્રિત ચલનો સમાવેશ થાય છે